ચુંબકના ચુંબકીય ક્ષેત્ર માટે ઉકેલ I આ વ્યાખ્યાનમાં હવે આપણે વિવિધ પરિસ્થિતિઓમાં ચુંબકીય ક્ષેત્રને ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છીએ આપણી પાસે જે સાધનો છે તે છે એક B નું ડાયવર્જન્સ B કે જે 0 છે આપણી પાસે ઓકઝીલરી ફિલ્ડ H છે જે HJfree છે આપણી પાસે એક વધારાની માહિતી એ છે કે આપણે H ને એ રીતે વ્યાખ્યાયિત કર્યું છે કે એ 0HM બરાબર છે અને પ્રશ્ન એ છે કે આપેલ ફ્રી કરંટ મેગ્નેટાઇઝેશન માટે B મેળવવા માટે આ સમીકરણોનો ઉપયોગ કેવી રીતે કરવો તો આપણે કઈ પરિસ્થિતિમાં છીએ તેના આધારે આપણે વિવિધ તકનીકોનો ઉપયોગ કરીશું એક સમીકરણ આપણે જાણીએ છીએ કે B એ 04πdVJ r×r rr r3 ના બરાબર છે તેની વેક્ટર ફીલ્ડ માંથી પણ ગણતરી કરી શકાય છે B0 HJfree B0HM B04πdVJ r×r rr r3 હવે ચાલો આપણે જુદી જુદી પરિસ્થિતિઓ જોઈએ અને જોઈએ કે ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરવા માટે આપણે આપણા અગાઉના જ્ઞાનનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ ધારો કે આપણે એવી પરિસ્થિતિ લઈએ કે જ્યાં Jfree0 હોય તો જો Jfree0 હોય તો તે કેસમાં હંમેશા B0 હોય છે અને H0 હોય છે B0 હોવાથી HM0 થશે જે મને M આપે છે તેથી મારી પાસે H માટે 2 સમીકરણો છે જ્યાં Jfree0 છે H0 અને H M છે આ ઇલેક્ટ્રોસ્ટેટીક્સ માં આ પરિસ્થિતિથી સમાન છે જ્યાં મારી પાસે E 0 છે અને E0 છે તો આ કેસમાં જ્યાં કોઈ ફ્રી કરંટ નથી હું અહીં આ કવાન્ટીટી ને અમુક પ્રકારના મેગ્નેટીક ચાર્જ તરીકે ગણી શકું છું અને આ કવાન્ટીટી H0 છે તો હું M ને મેગ્નેટીક ચાર્જની એ રીતે ગણતરી કરી શકું કે જાણે હું આ ચાર્જને કારણે ઇલેક્ટ્રીક ફિલ્ડની ગણતરી કરી શકું છું એનાલોજી ને પૂર્ણ કરવા માટે આ કેસમાં હું શું કરી શકું અહીં હું H14π M rr r3r rdV લખી શકું જેમ આપણે ઇલેક્ટ્રીક ફિલ્ડ લખીએ છીએ અને તેથી એવી પરિસ્થિતિઓમાં જ્યાં અમુક પ્રકારની સમપ્રમાણતા હોય અને હું M ની ગણતરી કરી શકું જેથી મને M સરળતાથી મળે જેથી H ની ગણતરી સરળતાથી થઇ શકશે M rr r3r rdV ચાલો થોડા ઉદાહરણો લઈએ ઉદાહરણ 1 ધારો કે મારી પાસે લાંબુ બાર મેગ્નેટ છે તેની લંબાઈ L અને ત્રિજ્યા a છે હું અહીં L ને યોગ્ય રીતે લખું છું કુલ લંબાઈ L છે L એ a કરતાં ઘણું વધારે છે તેથી હું ફ્રિન્જ ઇફેક્ટ્સ ને અવગણી શકું છું અને આ તેની લંબાઈ સાથે મેગ્નેટાઇઝેશન M ધરાવે છે Jfree0 હોવાથી H0 છે અને H M છે ચાલો જોઈએ કે આ કેસમાં M નું ડાયવર્જન્સ M શું હશે Jfree0 H0 M મેગ્નેટાઇઝેશન M લંબાઈ સાથે ચોક્કસ મૂલ્ય ધરાવે છે અને આ દિશામાં તે બહારની તરફ 0 છે તો આ સીમિત મૂલ્ય M અને 0 છે હું આ દિશાને z તરીકે લઉં છું ઉપરની તરફની દિશા તો તમે જોઈ શકો છો કે M નું ડાયવર્જન્સ M એ ઉપરના બિંદુ પર Mδ જેટલું છે અને તે જ રીતે નીચેના બિંદુ પર Mδ ના પ્રમાણસર છે ચાલો હવે અમુક મૂલ્ય ઠીક કરીએ ચાલો નીચલા બિંદુને z0 લઈએ ચાલો ઉપલા બિંદુને zL તરીકે લઈએ પછી હું M નું ડાયવર્જન્સ M Mδz LMδ લખી શકું છું M Mδz LMδ જો તમે તેના વિશે વધુ ખાતરી કરવા માંગતા હો તો હું તે બતાવવા માટે ગૌસના નિયમનો ઉપયોગ કરી શકું છું તેના માટે ચાલો હું આ ઉપલી સપાટીને લઈ અહીં એક નાનું બોક્સ બનાવું અને આ બોક્સમાં M ના ડાયવર્જન્સ MdV ની ગણતરી કરું જો નીચેની સપાટીનો વિસ્તાર a હોય અને બોક્સની લંબાઈ l હોય તો આનું ડાયવર્જન્સ Mal હશે જ્યાં a અને l ખૂબ નાના છે અને ગૌસના થીયરમ દ્વારા આ M dS ની બરાબર થશે હવે ઉપરની સપાટી પર M નથી તેથી ઉપરની સપાટી તમને 0 આપે છે નીચેની સપાટી પર dS બહારની તરફ જઈ રહ્યો છે તેથી આ Ma થશે બાજુની સપાટી પર કોઈ યોગદાન નથી તો M એ સપાટીની સમાંતર હશે અને તો મને M Ml મળે છે Mal a and l are very smallM M Ml આ l તમે 0 પર જતી લિમીટ લઈ શકો છો અને તે કેસમાં આ Mδz L બને છે તમે તેને બીજી રીતે જોઈ શકો છો કારણકે ll M dz M છે અને આ dz ભલે ઘણું નાનું હોય મને M જવાબ મળશે અને આ M નું ડાયવર્જન્સ δz L ના પ્રમાણસર હોવું જોઈએ તમે નીચેની બાજુએ સમાન વસ્તુ કરી શકો છો તો અહીં શું થઈ રહ્યું છે અહીં M નું ડાયવર્જન્સ નીચલા ભાગમાં સ્પાઇક જેવું બને છે તેને અહીં હું આ જાંબલી બ્લોક સાથે દર્શાવું છું અને ઉપરની બાજુએ આવું માઈનસ હશે અહીં તે અનંત સુધી જાય છે અને અહીં તે અનંત સુધી જાય છે તો ચાલો આગળની સ્લાઈડમાં આ ફરી બનાવીએ અહીં હું થોડું અલગ ચિત્ર બનાવી રહ્યો છું જેથી તમે તેને સ્પષ્ટ રીતે જોઈ શકો અહીં મારી પાસે એક લાંબુ બાર મેગ્નેટ છે જેના પર અહીં સમગ્ર મેગ્નેટમાં મેગ્નેટાઇઝેશન M છે અહીં નીચે જાય છે અને અહીં ફરીથી નીચે જાય છે અહીં 0 છે અને અહીં M છે અને તેના ડાયવર્જન્સમાં અહીં આ ડેલ્ટા ફંક્શન છે અને અહીં ડેલ્ટા ફંક્શન છે અને તેથી M નું માઇનસ ડાયવર્જન્સ MMδz L Mδ થશે અને આ શેના બરાબર છે આ H ના ડાયવર્જન્સ H ના બરાબર છે જે Mδz L Mδ ના બરાબર થશે અને આપણે જાણીએ છીએ કે H નું કર્લ H0 છે અહીં આ સરફેસ ચાર્જ જેવું છે અને આ પણ સરફેસ ચાર્જ જેવું છે તેથી અહીં બાર મેગ્નેટની ઉપરની સપાટી પર પોઝીટીવ મેગ્નેટીક ચાર્જ છે અને નીચેની બાજુએ નેગેટીવ ચાર્જ છે આ ચાર્જનું મૂલ્ય અહીં Ma2 અને અહીં Ma2 છે અને સળિયાની લંબાઈ ખૂબ જ વધારે હોવાથી વાસ્તવમાં આ ખૂબ જ પાતળા લાંબા સળિયા જેવું છે જ્યા નાના ચાર્જ ઉપર અને નીચે છે અને આને અહીં આના દ્વારા રજૂ કરવામાં આવી રહ્યું છે તો અહીં અંદર H લગભગ 0 હશે તો આ સૂચવે છે કે H0 છે અને તેથી B એ 0HM છે જે 0M ના બરાબર થશે નોંધો કે આ આપણી અગાઉની ગણતરી સાથે સુસંગત છે જ્યાં આપણે આ બાર મેગ્નેટને કરંટ કેરીંગ સરફેસ k તરીકે ગણ્યું હતું જે n M ના બરાબર હતું જે M ના બરાબર હતું તો તે સોલેનોઇડ જેવું બની ગયું અને તેણે મને 0M ના બરાબર ફિલ્ડ આપ્યું આ પણ તેની સમાન જ છે પરંતુ આ વખતે આપણે એક અલગ તકનીકનો ઉપયોગ કર્યો છે આપણે ઓકઝીલરી ફિલ્ડ H નો ઉપયોગ કર્યો છે ચાલો આપણે બીજું ઉદાહરણ જોઈએ આ એક જાણીતું ઉદાહરણ છે ચુંબકીય ક્ષેત્ર માટે આ એક સરસ ઉદાહરણ છે આ ઉદાહરણમાં હું એક મેગ્નેટાઈઝડ સ્ફીયર લઈશ જેમાં z દિશામાં મેગ્નેટાઈઝેશન છે આ મેગ્નેટાઈઝેશન M છે કારણકે ત્યાં કોઈ ફ્રી કરંટ નથી મારી પાસે B નું ડાયવર્જન્સ B0 છે જે મને H નું ડાયવર્જન્સ H M આપે છે અને H નું કર્લ H0 છે તો તમે ફરીથી જોશો કે M મેગ્નેટીક સરફેસ ચાર્જ જેવું બને છે ચાલો તે જોઈએ જો હું સપાટીને જોઉં અને જો હું ખૂણા પર M ના ડાયવર્જન્સની ગણતરી કરવા માંગુ તો ફરીથી અહીં એક બોક્સ બનાવીને જ્યા n આ પ્રમાણે છે અને અંદરની તરફ n એ માઈનસ r ની દિશામાં હશે અને M આ દિશામાં છે હું બોક્સની લંબાઈ 0 લઉં છું તેથી જ્યારે હું M ના ડાયવર્જન્સ MdV ની ગણતરી કરું તો તે ડાયવર્જન્સ થીયરમ મુજબ M dS ની બરાબર થશે અને આ કારણકે આ લંબાઈ l0 છે બાજુની સપાટીઓમાંથી કોઈ યોગદાન નથી આ કેસમાં જો કે M નો સપાટી સાથે એક લંબ ઘટક છે પરંતુ લંબાઈ 0 હશે અને તો ત્યાંથી યોગદાન 0 છે મને મળેલ એકમાત્ર યોગદાન આંતરિક સપાટીથી છે જ્યાં n અંદર જઈ રહ્યું છે તો આ Mcosθ a બને છે જયાં a આ બોક્સનું ક્ષેત્રફળ છે અને જે R ϵRϵ M a dr ના બરાબર છે તેથી R ϵRϵ a થશે અહીં a કેન્સલ થશે અને ϵ ગમે તેટલું નાનું હોય મને મર્યાદિત મૂલ્ય Mcosθ મળશે M Mcosθ મળશે અને તેથી મને M Mcosθ δ મળશે M Mcosθδ અને તો હું લખી શકું છું કે H નું ડાયવર્જન્સ MMcosθδ અને આ શું બને છે આ સપાટી rR પરના સરફેસ ચાર્જ જેવું બને છે ટોચ પર પોઝીટીવ અને તળિયે નેગેટીવ કારણકે ટોચ પર cosθ પોઝીટીવ હશે અને તેથી અહીં cosθ ડિપેન્ડેન્સ સાથે ટોચ પર પોઝીટીવ ચાર્જ અને cosθ ડિપેન્ડેન્સ સાથે સાથે તળિયે નેગેટીવ ચાર્જ જેવું બને છે અને હું H ની ગણતરી કરી રહ્યો છું આ અગાઉના પ્રોબ્લમ જેવું બને છે જ્યાં આપણી પાસે z દિશામાં પોલરાઇઝેશન હતું જેમાં મને સરફેસ ચાર્જ તરીકે cosθ મળ્યું હતું અને તેથી H આ દિશામાં હશે z ની વિરુદ્ધ દિશામાં અને તેનું મૂલ્ય શું હશે તે હું ડાબી બાજુ લખું છું M3 z અહીં કોઈ 0 નથી અને આ નેગેટીવ z દિશામાં છે તો આપણને H M3 z મળે છે અને તેથી B0HM230M મળશે આ જવાબ આપણે અગાઉ પણ મેળવ્યો છે આને sinθ ડિપેન્ડેન્સ સાથે સરફેસ કરંટનું વહન કરતા સ્ફીયર તરીકે ગણીને આપણે આ મેળવ્યું છે તો તમે આ વ્યાખ્યાનમાં જે જુઓ છો તે એ છે કે જ્યાં કોઈ ફ્રી કરંટ નથી અને માત્ર મેગ્નેટાઇઝેશન છે એવા કેસમાં હું H માટે એ રીતે સમીકરણ લખી શકું જાણે કે તે બાઉન્ડ મેગ્નેટીક ચાર્જ દ્વારા ઉત્પન્ન થયેલ ઇલેક્ટ્રીક ફિલ્ડ M છે હું તકનીકને આગળ લઈ જઈ શકું છું અને આવા કેસ માટે લખી શકું છું જ્યાં M છે અને H0 છે અને જો H0 છે તો હું લખી શકું કે H M છે જે પછી મને 2M M આપે છે જે પોઈસનનું સમીકરણ છે આનાથી હું બાઉન્ડ્રી કન્ડીશન હલ કરી શકું છું તેમાંથી હું H મેળવી શકું છું અને H માંથી હું B મેળવી શકું છું M H0H M 2M M